બુદ્ધિના માપનનો મુદ્દો મનોવૈજ્ઞાનિકો માટે ખૂબ મોટી ચિંતાનો વિષય છે જો કે આગળ વધતા સમયની સાથે માનવીય ક્ષમતાઓ ને માપવા માટે મનોવૈજ્ઞાનિકોએ ઘણા વૈજ્ઞાનિક સાધનો વિકસાવ્યા છે તો ચાલો આપણે તે ખરેખર ક્યાં પરીક્ષણો છે તેનું પરીક્ષણ કરીએ સૌપ્રથમ બુદ્ધિ નું પ્રથમ પરીક્ષણ બિનેટ અને સિમોન દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં તેમણે સરળ કાર્ય થી જે બાળકો શાળામાં સારું પ્રદર્શન કરે છે અને જે સારું કાર્ય કરતા નથી તેનો તફાવત દર્શાવે છે બિનેટ અને સિમોન માનસિક વય નો ખ્યાલ ઉપયોગ કરે છે જેથી બાળકો નો તેજસ્વી થી લઈને ઠોઠ બાળકો સુધી નો તફાવત દર્શાવે છે તેથી તે માનવ ક્ષમતાઓને માપવાનું ચોક્કસ પ્રારંભિક બિંદુ છે તેથી શાળામાં જતા વિદ્યાર્થીઓ ના બુદ્ધિના સ્તરને માપવાનું પ્રારંભ થાય છે હકીકતમાં આઇકયુ નો ખ્યાલ એ બુદ્ધિના ક્ષેત્રનું ઐતિહાસિક મૂળ છે લેવીસ ટર્મને સિમોન અને બીનેટના પરીક્ષણ માં સુધારો કરી ૧૯૧૬ માં સ્ટેનફોર્ડ બિનેટ પરીક્ષણ તરીકે ઓળખાતી આવૃત્તિ પ્રકાશિત કરી જોકે કાર્યને બુદ્ધિઆંક તરીકે વર્ણવવામાં આવ્યું હતું જેને માનસિક વય ના ગુણોત્તર ને કાલક્રમિક વય સાથે ભાગવામાં આવે છે અને તેને ૧૦૦ વડે ગુણવામાં આવ્યો હતો તેનું સૂત્ર છે IQ MACA x ૧૦૦ સ્ટેનફોર્ડ બીનેટના આઈક્યુ પરીક્ષણ વિશે વધુ જાણવા માટે અહીં કેટલીક વિશેષતા વર્ણવેલ છે આ પરીક્ષણ શાળા ની સફળતા માટે જરૂરી એવી વસ્તુ નું માપન કરે છે ભાષા ને સમજવી અને તેનો ઉપયોગ કરવો યાદશક્તિ સુચનાઓનું પાલન કરવાની ક્ષમતા અને ગણતરીની કુશળતા આ શાળા સ્તરે વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ આવશ્યકતાઓ છે જો કે બિનેટ પરીક્ષણ એ વય વર્ગીકૃત વસ્તુ નો સમૂહ છે બિનેટે અનુમાન કર્યું છે કે વયની સાથે બાળકોની ક્ષમતા વધે છે તેથી આ વસ્તુ વ્યક્તિ ના માનસિક સ્તર અને માનસિક વય ને માપે છે અનુકૂલનશીલ પરીક્ષણ નો વિકાસ તેમાં અદ્યતન વસ્તુઓનું સ્તર નક્કી કરે છે કે જેમાં બાળક યોગ્ય રીતે સાચો જવાબ આપી શકે જે બાળકની માનસિક વય તેમની વાસ્તવિકતા અને કાલક્રમિક વય જેટલી હશે તેને નિયમિત બુદ્ધિ માનવામાં આવે છે આ સ્ટેનફોર્ડ બિનેટ પરીક્ષણ ની વસ્તુઓના કેટલાક નમૂના છે ઉદાહરણ તરીકે યાદશક્તિ માંથી વસ્તુઓના નામ આપવા જેમકે બે વસ્તુઓ વચ્ચેની સંપૂર્ણ સમાનતા જેમ કે આગ ગરમ છે અને બરફ છે શું જવાબ હોય શકે તો સીધો અને સરળ જવાબ છે બરફ ઠંડો છે આ એવું દર્શાવે છે કે બાળક સરખા આકાર ની વસ્તુને ઓળખી શકે છે કે નહિ એક સરળ પ્રશ્ન થાય છે કે શા માટે આપણે શાળાએ જઈએ છીએ શા માટે શાળા હોય છે આ પ્રશ્નો થવા એ બાળકની વિશ્લેષણાત્મક ક્ષમતા ને પ્રતિબિંબ કરે છે પછી બીજું સરળ વસ્તુનું ઉદાહરણ આપીએ કે જેને સરળ શબ્દો ને વ્યાખ્યાયિત કરવા કહેવાય છે માછલી અને ઘોડા વચ્ચે નો તફાવત સમજાવવો તેથી વિશ્લેષણાત્મક ક્ષમતા અને તફાવત કરવાની ક્ષમતા થી કોઈ વ્યક્તિ કે બાળકો વિવિધ વસ્તુઓ જીવંત જીવોમાંના તફાવતોને પારખી શકે છે આ પ્રકારના પ્રશ્નો ને એ રીતે બનાવવામાં આવ્યા છે જેમાં બાળકો દ્વારા કરવામાં આવેલા કોઈ ચોક્કસ પદાર્થનું ટીકાત્મક પ્રશંસા ના અન્વેષણ કરી શકાય ઉદાહરણ તરીકે માછલી અને ઘોડા વચ્ચે શું તફાવત છે ચિત્રોના ગુમ થયેલા ભાગોને ઓળખવા ધારોકે ગાયનું ચિત્ર બતાવવામાં આવ્યું છે અને તેમાં બે પગ ગુમ થયેલ છે ત્યારબાદ પૂછવામાં આવે કે તે ગાય છે અથવા તેમાં શું ગુમ થયેલ છે આ બાળકની વિશ્લેષણાત્મક ક્ષમતા બતાવે છે પછી પ્રશ્ન પૂછવામાં આવે જેમ કે કોઈ વસ્તુની સમાનતા અને તફાવત સમજાવો ત્યારબાદ કહેવામાં આવે કે રખડતાં કુરકુરિયા શોધો તો તેના જેવી ચોક્કસ પરિસ્થિતિ ને કેવી રીતે સાંભળી શકે છે બીજું છે વધુ મુશ્કેલ શબ્દોને વ્યાખ્યાયિત કરવા જેમ કે શા માટે લોકો પુસ્તકાલય માં શાંત હોવા જોઈએ તો તે અંગેનો ખુલાસો આપો જ્યારે આપણે પુસ્તકાલયમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણી સામે બોર્ડમાં શા માટે લખેલું હોય છે કે મહેરબાની કરીને મૌન રાખો તેની જરૂરિયાત શું છે પછી કેટલાક એવા ઉદાહરણ પણ હોય શકે છે જેમકે અઘરા શબ્દો અને ચિત્રો ને ઓળખવા અને તેની વિશ્વસનીયતા અથવા ગેરવ્યાજબીપણું જેમકે પાંચ અંકની સંખ્યા ને ઉલ્ટી રીતે પુનરાવર્તિત કરવી જો આપણે ઉતરતા ક્રમને યોગ્ય ક્રમ ની રીતે શીખવું હોય તો જેમ આપણે સંખ્યાની ગણતરી શ્રેણી માં કરીએ જેમકે ૧ થી ૫ પછી કેટલું ઝડપથી આપણે ૫ થી ૧ ને ગણી શકીએ છીએ તો આ પરથી વધુ અઘરા શબ્દો અને ચિત્રો નું ગેરવાજબીપણું અથવા પાંચ સંખ્યાઓ નું પુનરાવર્તન ઉલટા ક્રમમાં કરવું અવ્યક્ત શબ્દ વ્યાખ્યાયિત કરવા જેમકે શોક શોક ને આપણે કેવી રીતે વર્ણવી શકીએ સુખ ને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ તો વાક્યમાં ખૂટતા શબ્દને પુરવા આ પ્રકારના અમુક ઉદાહરણો માં જોઈએ તો પુખ્તવય માટે અમુક અધૂરા વાક્યોમાં ખૂટતા શબ્દો આપવા જેમકે છ અંકની સંખ્યા ને પુનરાવર્તિત કરવી અમુક અસંબંધિત શબ્દો જેમાં ખ્યાલો વચ્ચે સરખાપણું વર્ણવતું હોય તેવા શબ્દો નો ઉપયોગ કરી વાક્ય બનાવવું જ્યારે આપણે કોઈ પણ ઉંમરના બાળકનું બુદ્ધિ પરીક્ષણ કરીએ જે સાધારણ છે તેનો બુદ્ધિઆંક ૧૦૦ હશે કારણ કે તેમની માનસિક વય તેમના કાલક્રમિક સમાન હોય છે પરંતુ આશરે બે તૃતીયાંશ બાળકોનો બુદ્ધિઆંક ૮૫ થી ૧૧૫ ની વચ્ચે હોય છે આપણે એ પણ જોયું છે કે લગભગ ૯૫ બાળકોનો બુદ્ધિઆંક ૭૦ થી ૧૩૦ ની વચ્ચે મળશે આ ચાર્ટ માં સામાન્ય વિતરણમાં બુદ્ધિઆંકનું વર્ગીકરણ બતાવે છે આ બુદ્ધિ વિતરણના સારાંશ વડે દર્શાવવામાં આવે છે કે બાળકની બુદ્ધિ તેની ઉંમર સાથે સંકળાયેલી હોય છે વિદ્યાર્થી નું શાળામાં શક્ય પ્રદર્શન પરથી બુદ્ધિ આંક ના પરીક્ષણ વડે માપન કરે છે અને બીજા તેની જેવા સ્થળો પર ના પ્રદર્શન ને પણ માપે છે આ પરીક્ષણ નું બીજું પરિણામ એ છે કે આ બુદ્ધિઆંક ના પરીક્ષણમાં વિદ્યાર્થી નું પ્રદર્શન માપે છે પરંતુ આ બુદ્ધિ આંકનું પરીક્ષણ પ્રદર્શનને વર્ણવતું નથી હવે આપણે અહીં બીજા પરીક્ષણ જોઈએ તો તેમાં અહીં કેટલીક બુદ્ધિઆંક પરીક્ષણ ના સાધનો છે જેમાંથી મોટાભાગના બુદ્ધિઆંક ના સાધનો તર્ક પર આધારિત છે ઉદાહરણ તરીકે પાણીમાં ૨૪ કલાકમાં કમળ તેના ક્ષેત્રમાં બમણા થાય છે ઉનાળાની શરૂઆતમાં તળાવ પર એક કમળ હોય છે તળાવના પાણીને કમળ થી ઘેરાતાં ૬૦ દિવસ જ લાગે છે તો હવે કેટલામાં દિવસે તળાવ અડધું કમળથી ઢંકાયેલું હશે હવે બીજું ઉદાહરણ એ છે કે એક ખેડૂત પાસે ૧૭ ઘેટા છે તેમાંથી ૯ ઘેટાં વાડ તોડીને બહાર ભટકવા નીકળી જાય છે તો હવે તેમાંથી કેટલા ઘેટાં બહાર નીકળી ગયા આવા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓ ની સામે મૂકીએ અને જોઈએ જવાબ શું હોય શકે જવાબ છે ૯ ઘેટાં આ પ્રકારના પ્રશ્નોને માત્ર કાળજીપૂર્વક વાંચવા ની જ જરૂર હોય છે જો આપણી પાસે ચાર થી પાંચ ના ગુણોતરમાં કાળા અને કોફી મોજાં સુકાવા માટે છે તો હવે આપણે એક સમાન રંગની જોડી બનાવવા માટે આપણે કેટલા મોજા કરવા પડશે હવે જવાબ હશે ત્રણ કારણ કે તેનો ગુણોતર સરખો નથી તેવી જ રીતે બીજું ઉદાહરણ છે કે જો આપણી પાસે ૨ પ્રકારની કલાક શીશી રેત ઘડિયાળ છે એક ૫ મિનિટ ની અને બીજી ૧૧ મિનિટ ની છે તો આપણે ૧૫ મિનિટ ઈંડાને બાફવાનો સમય કેવી રીતે ગણી શકીએ બીજો પ્રશ્ન છે કે વોશીંગટન લિંકનની જેમ એક ના ગુણોત્તરે છે તો લિંકન ગુણોત્તર શુ હશે કદાચ તેનો ઉત્તર પાંચ હોય શકે કારણ કે અહીં કાર્ય તે સમજવાનો છે કે અહીં તેમના પદ ની ક્રમિકતા નો પ્રશ્ન છે પરંતુ કેટલા અંક નું મૂલ્ય તેના ભાગમાં હોય શકે તો આવી રીતે બુદ્ધિઆંક નું પરિક્ષણ વિકસિત થાય છે અને વિદ્યાર્થીઓમાં બુદ્ધિઆંકની સ્થિતિને માપવામાં આવે છે જો કે અન્ય પરીક્ષણ પણ સમય સાથે અને વૈજ્ઞાનિક સંશોધન ની સહાયથી ઉભરી આવ્યા છે ડેવિડ વેશલરે ઘણા બુદ્ધિ પરીક્ષણો આપ્યા છે જેમ કે બાળકો માટે વેશલરનુ બુધ્ધિ માપન અને ત્યારબાદ પુખ્ત વયના વ્યક્તિ માટે વેશલરનુ પુખ્ત વયનું બુધ્ધિ માપન તેણે WISC 3 નો વિકાસ કર્યો જે વ્યક્તિની શક્તિ અને નબળાઈને દર્શાવે છે કૉલેજોમાં જતા વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા નું મૂલ્યાંકન કરવા માટે બુધ્ધિ પરીક્ષણ ખૂબ જ ઉપયોગી છે દરેક પરીક્ષણ ૧૨ ભાગોથી બનેલુ છે દરેક ભાગની શરૂઆત સરળ પ્રશ્નો અને વધુને વધુ મુશ્કેલ પ્રશ્નોમાં વધે છે તેમાં થોડા માપન નો પણ સમાવેશ થાય છે જેમાં મૌખિક અને પ્રદર્શન બંનેનો પરથી થતા મુલ્યાંકનનો સમાવેશ થાય છે તે મૌખિક અને લેખિત બંને પ્રકારની બુદ્ધિને માપે છે મૌખિક બુદ્ધિઆંક એ માહિતી સમાનતા અંકગણિત શબ્દભંડોળ સમજણ અંકોની ગણતરી વગેરે પર આધારિત છે માહિતીના ભાગમાં બાળકનું વાસ્તવિક શ્રેણી ના માપન નો સમાવેશ થાય છે બાળક પાસે કેટલી માહિતી હોય છે ઉદાહરણ તરીકે બાળકોને પૂછવામાં આવે કે વર્ષનો કયો દિવસ સ્વતંત્રતા દિવસ છે અથવા બીજી ઓક્ટોબરે શું હોય છે તેથી આ કેટલીક માહિતી ક્ષમતાઓને માપવા માટે મહત્વપૂર્ણ છે તે બાળકોની સમાનતામાં વર્ગીકરણ કરવાની ક્ષમતાને માપે છે ઉદાહરણ તરીકે કેવી રીતે ઉન અને કપાસ સમાન છે જેવી રીતે ટેબલ અને ખુરશી અલગ છે તેવી રીતે આપણે સમાનતા અને તફાવતો બંને માપીએ છીએ આગળ છે અંકગણિત ક્ષમતાની દ્રષ્ટિએ તફાવતોનું વર્ગીકરણ કરવું જે ગણિતની સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા છે ઉદાહરણ તરીકે આપણે ૬ સેન્ટ ની કેન્ડી ખરીદીએ છીએ અને ક્લાર્કને આપણે ૨૦ સેન્ટ આપીએ તો આપણને કેટલા સેન્ટ પાછા મળવા જોઈએ તો આવી રીતે આપણે વિદ્યાર્થીઓની ગણતરી કરવાની ક્ષમતાને માપી શકીએ છીએ હવે આપણે શબ્દભંડોળની રીતે જોઈએ તો તે શબ્દ ને વ્યાખ્યાયિત કરવાની ક્ષમતાને સુચવે છે ઉદાહરણ તરીકે ટેલિફોન નો અર્થ શું છે પેન નો અર્થ શું છે તેથી આ શબ્દભંડોળના પાસાઓને સંબંધિત છે કારણ કે બાળક વસ્તુ ખરેખર શુ છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે અને દુનિયા ખરેખર શા માટે છે સમજણ ની દ્રષ્ટિએ આપણે જોઈએ તો તે વિદ્યાર્થીમાં સામાન્યજ્ઞાનના પ્રશ્નો ના જવાબ આપવાની ક્ષમતાને માપે છે ઉદાહરણ તરીકે લોકો આગ વીમો શા માટે ખરીદે છે અથવા જીવન વીમા માટે શુ કામ જાય છે તેથી આ અમુક પ્રશ્નો છે જે આપણે જાણી શકીએ છીએ કે વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ સમસ્યાને સમજવા માટે કેટલા સક્ષમ છે અને તેનો કેવો જવાબ આપે છે ત્યારબાદ છે અંક નો વિસ્તાર તે ટૂંકા ગાળાની શ્રાવ્ય યાદશક્તિને માપે છે કેટલી હદ સુધી આપણે યાદ રાખી શકીએ છીએ અને કેટલી માહિતી આપણે સંગ્રહિત કરી શકીએ છીએ જેમકે જુના સમયમાં આપણે કહેતા કે આપણે મહત્તમ ૬±૧ જેટલા અંક યાદ રાખી શકતા હતા પરંતુ હવે આ મોબાઈલ ના સમયમાં આપણે ૧૦ થી વધુ અંકો યાદ રાખી શકીએ છીએ તો આ છે અંકના વિસ્તારની ક્ષમતા જે વાતાવરણીય ફેરફારો સાથે વધી રહી છે આપણે એ પણ જોયું કે પ્રદર્શનનું બુદ્ધિઆંક એ સંજ્ઞા આપવા અને સંજ્ઞા પરથી શબ્દો સમજવાડીકોડિંગ ચિત્ર પૂર્ણતા અને ચિત્ર વ્યવસ્થા પર આધારિત છે ઉદાહરણ તરીકે કોડ માંથી ચિહ્નોની નકલ કરવી દ્રશ્ય દ્વારા શીખેલ સ્મૃતિ તો આ પ્રકાર ના ઉદાહરણો આપણે બીજા પરીક્ષણો માં જોયા છે જેમકે ઉદાહરણ તરીકે સંજ્ઞા આપવી અને સંજ્ઞા પરથી શબ્દો સમજવાડીકોડિંગ અહીં ઉદાહરણ તરીકે સંજ્ઞા આપવાનું પરીક્ષણ આપેલ છે આ સાધનો ઉમેદવાર કેટલી ઝડપથી અને સાચી રીતે માહિતીને સંજ્ઞા આપી શકે છે તે ક્ષમતા માપવા માટે બનાવવામાં આવ્યા છે ઉમેદવારે નિયમ અથવા કોઈ વસ્તુમાં અનુસરતા સિદ્ધાંતો સમજવાની જરૂરી છે જેનો ઉપયોગ સમસ્યાને ઉકેલવા માટે કરવો જોઈએ જેમકે ACE ને FHJ વડે સંજ્ઞા આપી લખીએ તો KMO ને થી લખશું તો તેની માટે ૫ પસંદગી આપવામાં આવે છે ઉમેદવારે તેનો જવાબ ચોક્કસથી શોધવો પડશે આ જ પ્રકારની સમસ્યા અંકોમાં આપવામાં આવે છે જેને આપણે બિનશાબ્દિક કહીએ છીએ આ પ્રકારની વસ્તુઓ ની રચના નો ઉદ્દેશ્ય ઉમેદવાર સમસ્યા ના માળખા અને તેના ભાગ પરથી તાર્કિક સંબંધો શોધી અને સમજી શકે તેની ક્ષમતા ને માપવા માટે છે ઉમેદવારે પ્રતિકૃતિ ને પૂર્ણ કરવા માટે યોગ્ય ખૂટતો ભાગ પસંદ કરવો પડશે આ એક ઉદાહરણ છે જેના માટે ઉમેદવારે સંપૂર્ણ માળખાનો અભ્યાસ કરવો પડશે તે કેવી રીતે બદલાઈ રહ્યું છે અને તે મુજબ પસંદગીને શોધવી પડશે જે ડિઝાઈનને પૂર્ણ કરશે તેવી જ રીતે ચિત્રની સ્પર્ધા પણ હોય છે જેમાં અંકો પણ ચિત્ર સ્પર્ધા પરિક્ષણનું એક ઉદાહરણ છે જેમાં પૂછવામાં આવે કે અલગ અલગ ચિત્ર માં શુ ખૂટે છે ઉદાહરણ તરીકે બાળકોને મોટર નું ચિત્ર દેખાડવામાં આવે જેને પૈડા ન હોય અને પૂછવામાં આવે કે આ ચિત્ર નો કયો ભાગ ખૂટે છે તેથી આ રીતે પ્રદર્શનનો બુદ્ધિઆંક ચકાસી શકાય છે બીજી રીત છે કે ચિત્ર ગોઠવણી પરીક્ષણ ચિત્ર ની ગોઠવણી કરી વાર્તા કહેવી હવે આપણે વિદ્યાર્થીઓને આડીઅવળી ચિત્રની શ્રેણી બતાવી તેને યોગ્ય ક્રમમાં મૂકી તેના પરથી વાર્તા વિકસાવવા કહીએ તે ચિત્રો તેમને વાર્તા બનાવવામાં મદદરૂપ થશે જેના પરથી આપણે તે વિદ્યાર્થીઓના સમૂહનો બુદ્ધિઆંક પ્રદર્શનને ચકાસી શકીએ છીએ બીજી રીત છે બ્લોક ડિઝાઇન જેના દ્વારા આપણે બુદ્ધિને માપી શકીએ છીએ ઉદાહરણ તરીકે છાપેલ ડિઝાઇન જેવું કરવા માટે વિવિધ રંગના બ્લોક્સની ગોઠવણી કરવી જેમાં ચાર બ્લોકસનો ઉપયોગ કરીને છાપેલ બ્લોક જેવું બનાવવું ત્યારબાદ છે પદાર્થોને એકત્રિત કરવા આ એક પ્રકારનું કોયડા ને ઉકેલવા જેવું છે જે આશાબ્દિક તરલ તર્કને માપે છે ઉદાહરણ તરીકે બાળકોને કહેવામાં આવે કે આ ચિત્રો ના ટુકડાને એક સાથે મુકવામાં આવે તો તે એક ચિત્ર બનશે તેને શક્ય હોય તેટલી ઝડપથી તેને ગોઠવો સ્ટેનફોર્ડ બિનેટ અને WISC III નો ઉપયોગ બાળકોની બુદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે થતો નથી કારણકે બાળકોના વિકાસમાં બાયલી સ્કેલનો ઉપયોગ બાળકોનું મૂલ્યાંકન કરવા માટે થાય છે તો આવા ચોક્કસ અલગ વિસકી અને વેશલર ના આપેલા પ્રકાર અલગ છે કારણ કે તેનો ઉપયોગ જુદી જુદી ઉંમરનાં સ્તર અને કક્ષા ના વ્યક્તિ પર ઉપયોગ કરવામાં આવે છે તો બુદ્ધિ પરીક્ષણ ક્યારે થાય છે અને કેટલું થાય છે આપણે કોઈ વ્યક્તિનો બુદ્ધિઆંક કે પરિક્ષણના માર્કનો ઉપયોગ કરી શકીએ છીએ આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે આ પરિક્ષણનું વાસ્તવિક્તા અને માન્યતા ચકાસવાની જરૂર છે તો તે વાસ્તવિકતા અને માન્યતા શુ છે જ્યારે આપણે કોઈ પરીક્ષણના ઉદ્વેશયતા વિશે વાત કરીએ તો તેમાં ત્રણ મહત્વપૂર્ણ પરિમાણો છે એક છે વિશ્વસનીયતા બીજું છે માન્યતા અને ત્રીજું છે ધોરણો વિશ્વસનીયતા અને તેની ગણતરી કરવાના વિવિધ પ્રકારો છે તેમાંનું એક પરીક્ષણ છે પુનરાવર્તિત પરીક્ષણ પધ્ધતિ બીજું છે સમાંતર સ્વરૂપો ત્રીજું છે વિભાજન અડધું અને એક ચતુર્થાંશ જેને આંતરિક સુસંગતતા કહેવામાં આવે છે તેને માપવા માટે જુદા જુદા સુત્રો ઉપલબ્ધ છે તો કોઈપણ એક પરીક્ષણ જેને પુનરાવર્તિત કરી શકાય છે ધારોકે આપણે કોઈ એક પરીક્ષણ વિકસાવ્યું છે અને તેનું પુનરાવર્તન કરી આપણે તેની વિશ્વસનીયતા ચકાસીએ છીએ તે જ પરીક્ષણને આપણે જુદા જુદા પ્રસંગોમાં ઉપયોગ કરીએ છીએ તો આ પરીક્ષણ ની ગણતરી થી બંને પ્રસંગના પરિક્ષણના સ્વરૂપ વચ્ચેનો સંબંધ પરથી તેને અંકિત કરી શકાય છે બીજું છે સમાંતર સ્વરૂપ તેનો અર્થ એ કે સમાંતર પરીક્ષણોના બે સમૂહો વિકસિત કરવામાં આવે છે અને તે એકબીજા સાથે સંકળાયેલા હોય છે જો તેને અડધા ભાગમાં વહેંચવામાં આવે તો તે પરીક્ષણ ના ૨ ભાગ અડધા થશે એકી અને બેકી સંખ્યા અને તે બે પરીક્ષણોના સંબંધો ની ગણતરી કરી તેને સંબંધિત અંક દેવામાં આવે છે એકવાર પરીક્ષણની વિશ્વાસનીયતા સ્થાપિત થઈ જાય પછી આપણે માન્યતા ની ગણતરી કરી શકીએ છીએ માન્યતાના વિવિધ પ્રકારો છે તેના ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો છે જેવા કે વિષયાર્થ ની માન્યતા માન્યતાનું ઘડતર અને ધોરણની માન્યતાને ધ્યાનમાં લેવામાં આવે છે બુદ્ધિના પરીક્ષણો માટે માપદંડની માન્યતા ખૂબ જ મહત્વપૂર્ણ છે વિષયાર્થ ની માન્યતાનો સંદર્ભ એ છે કે બુદ્ધિના ચોક્કસ પરિમાણને માપવા માટે તેમાં વિષયાર્થ ને કેટલી સારી રીતે સામેલ કરવામાં આવે છે વિશ્વાસનીયતા એ પરીક્ષણના અંકોની સ્થિરતાને સંદર્ભિત કરે છે જ્યારે માન્યતા પરીક્ષણ અંક ની વિશ્વસનીયતા ને દર્શાવે છે બીજા શબ્દોમાં આપણે કહીએ તો પરીક્ષણને વધુ સરળ બનાવવા માટે તે શું માપે છે તે માપવું જોઈએ ધારો કે આપણે રાજકીય વિજ્ઞાનની કસોટી વિકસાવી છે તો તેને માપવા પરીક્ષણ ના સાધનો રાજકીય વિજ્ઞાનને માપશે ઇતિહાસને નહીં માપે તેથી જ ઘણી વખત ઉમેદવાર વિરોધ કરે છે કે મોટાભાગના પ્રશ્નો અભ્યાસક્રમની બહારના હતા તો તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે પરીક્ષણ વિષયાર્થ ની માન્યતાથી સંઘર્ષ પામે છે જેનો અર્થ છે કે પરીક્ષણનો વિષયાર્થ યોગ્ય નથી અથવા પરીક્ષણને સારી રીતે આવરી લેવામાં આવ્યું નથી ઘણી વખત આવું થાય છે તેથી કોઈ પણ પરીક્ષણ વિકસાવવા અને સ્થાપિત કરતી વખતે ખૂબ જ કાળજી લેવી પડે છે આ છે પરિક્ષણની વિશ્વસનીયતા અને માન્યતા પરંતુ શું આ બંને વિશ્વસનીયતા અને માન્યતા વચ્ચે કોઈ સંબંધ છે હા તે બંને વચ્ચે સંબંધ છે એકમાત્ર મહત્વપૂર્ણ સંબંધ એ છે કે માન્ય થવા માટે પરીક્ષણ વિશ્વસનીય હોવું જોઈએ પરંતુ વિશ્વસનીય પરીક્ષણ ને માન્યતા ના પરીક્ષણ ની જરૂર નથી એવું શા માટે તેના માટે અમુક કારણો છે જેમકે ઉદાહરણ તરીકે ભારતીય વિદ્યાર્થીઓ પર કરવામાં આવતા અહેવાલ ના અભ્યાસ જેમાં ઘણી ભૂલો નહીં પણ બહુ મોટી ભૂલો મળી આવે છે જેમકે આપણે વિદ્યાર્થીઓ ને પૂછીએ કે તમારી ઉંમર શુ છે તેઓ તેમની ઉંમર નો જવાબ તેમના સર્ટિફિકેટ માં દર્શાવેલ પ્રમાણે આપશે પરંતુ તેઓ તેમનો જન્મદિવસ તેમના જન્માક્ષર પ્રમાણે ઉજવશે તેમને જેટલી વાર ઉંમર પૂછવામાં આવશે તે એ જ જવાબ આપશે ધારોકે કોઈ વ્યક્તિ તેના જન્માક્ષર પ્રમાણેની ઉંમર કહે તો તે તેનો જવાબ બદલશે નહીં પરંતુ મોટાભાગના લોકો તેમની સર્ટિફિકેટ માં આપેલ ઉંમર જ કહે છે જે જન્મ સમયે અહેવાલ લઈને લખેલ હોય છે પરંતુ તે વાસ્તવિક નથી હોતી જો કોઈ વ્યક્તિ તે ઉંમર વારંવાર તેના સર્ટિફિકેટ માં આપેલ ઉંમર કહે છે તો તે વિશ્વસનીય છે કારણકે તેની જગ્યા સમય અને લોકો ની રીતે વિશ્વસનીય છે તો આ પ્રતિભાવની સ્થિરતા દર્શાવે છે તો તે વ્યક્તિ વિશ્વસનીય છે પરંતુ તે માન્ય નથી કારણ કે તે તેની માન્ય ઉંમર નથી તેથી પરિક્ષણની માન્યતામાં વિશ્વસનીયતા ની જરૂરીયાત હોય છે પરંતુ વિશ્વસનીય પરીક્ષણમાં માન્યતાના પરિક્ષણની જરૂરીયાત નથી હોતી તેથી પરીક્ષણ બનાવનાર એ પરીક્ષણ વિકસાવતા પહેલા કાળજી રાખવી જોઈએ આપણે ટૂંકા ગાળા માં પાછા મળશું